તેથી જો આપણે 8085 ના આંતરિક આર્કિટેક્ચર માં તપાસ કરીએ તો કેટલાક વિશિષ્ટ રજિસ્ટર હોય છે જેમ કે 0 તે એક વિશેષ રજિસ્ટર છે ફ્લેગ રજિસ્ટર તરીકે ઓળખાતું બીજું એક વિશેષ રજિસ્ટર પણ છે તે ખરેખર આ અંકગણિત તર્ક એકમ સાથે જોડાણમાં હોય છે તેથી જેમ આપણે જોયું છે કે કોઈપણ પ્રોસેસર પાસે એક અંકગણિત તર્ક એકમ હશે તેમાં રજીસ્ટરનો સમૂહ અને કેટલાક નિયંત્રકનો સમાવેશ કરતી કેટલીક રજિસ્ટર ફાઇલ હશે આપણે ફક્ત આ 8085 ની આંતરિક વિગતો જોવાનો પ્રયાસ કરીએ છીએ તમે ALU ભાગ આ વિશેષ રજિસ્ટર અસ્થાયી રજિસ્ટર અને ફ્લેગ રજિસ્ટરનો સમૂહ જોશો ફ્લેગ રજીસ્ટર જેમાં ફ્લિપ ફ્લોપ્સ નો સમૂહ હોય છે કામચલાઉ રજીસ્ટર 8 bits પહોળું છે અને ફ્લેગ 5 bits પહોળો છે ALU તે 8 bits ના સંદર્ભમાં કામગીરી કરે છે અને એક આંતરિક ડેટા બસ છે જે 8 bits પહોળી છે તમામ આંતરિક ડેટા આ બસમાંથી વહેશે હવે ચાલો આપણે તેને બહારથી જોઈએ જેમ કે સૂચના જયારે પ્રોસેસર પર આવે છે તે કેવી રીતે ચાલુ રહે છે તેથી જ્યારે સૂચના આવે છે ત્યારે આ સૂચના આ લાઇન દ્વારા AD7 થી AD0 સુધી આવશે જ્યારે આ ભાગ આપણે ધારીએ છીએ કે તે ડેટા બસ તરીકે ગોઠવેલ છે તેથી બહારની દુનિયામાંથી પ્રથમ સૂચના અહીં આવે છે પછી આ સૂચના આ લાઇનમાંથી પસાર થશે તેથી તે સૂચના રજિસ્ટરમાં આવશે સૂચના સૂચના રજિસ્ટરમાં પહોંચે છે અને પછી સૂચનાનો ઓપકોડ ભાગ ડીકોડ કરવામાં આવે છે સૂચના ડીકોડર અને મશીન સાયકલ એન્કોડિંગ મોડ્યુલ સૂચનાના અર્થને ડીકોડ કરશે અને તે એ પણ જણાવશે કે તેને કઈ કામગીરી કરવાની છે તેથી તે મુજબ તે સમય અને નિયંત્રણ તર્કને સૂચના આપશે અને તે આ સમય અને નિયંત્રણ તર્કને આ સૂચના ડીકોડરમાંથી સૂચના ઓપકોડ મેળવશે તે કલોક સિગ્નલ જનરેટ કરશે જે કલોકનો સંકેત મેળવશે અને તેની પાસે આ કલોક બહાર હશે અને તેની પાસે બહારની દુનિયામાંથી કલોકનો સંકેત હશે 8085 પાસે બીજી ઘણી લાઇન્સ છે જે ઇનપુટ અથવા આઉટપુટ તરીકે કામ કરે છે જેમ કે આ કલોક આઉટ સિગ્નલ આ મૂળભૂત રીતે કલોકનું મૂલ્ય છે તેથી જે પણ કલોક સિગ્નલ આવે છે તેથી તે કલોક આઉટ તરીકે જનરેટ થાય છે પછી આ રીડ બાર લાઇન નિયંત્રણ આઉટપુટ તરીકે આપવામાં આવે છે તેથી કંટ્રોલ આઉટપુટ તરીકે રાઈટ બાર લાઈન પણ આપવામાં આવે છે ચાલો આપણે આ સમય અને નિયંત્રણ મોડ્યુલ માં આવતા સિગ્નલોને જોઈએ કલોક ક્રિસ્ટલ ઓસિલેટર દ્વારા જનરેટ થાય છે તેથી ક્રિસ્ટલ આ 2 પીન અને કલોક જનરેટર પીન વચ્ચે જોડાયેલ હશે પછી આ રેડી સિગ્નલ છે તેથી આ રેડી એક ખાસ સંકેત છે તેથી આપણે તેને પછીથી વિગતવાર જોઈશું પરંતુ તે અનિવાર્યપણે જે કરે છે તે એ છે કે જો મેમરી ચિપ કે જેની સાથે તમે પ્રોસેસરને કનેક્ટ કરી રહ્યાં છો જો તે મેમરી ચિપ પ્રોસેસરની સરખામણીમાં ધીમી હોય તો પ્રોસેસર એડ્રેસ લાઇન પર સરનામું મૂક્યા પછી તે અપેક્ષા રાખશે કે તે ડેટા થોડા સમય પછી ઉપલબ્ધ થશે જો મેમરી તે સમયની અંદર ડેટા આપી શકતી નથી તો તેણે પ્રોસેસરને જણાવવું જોઈએ કે મારે થોડા સમય માટે એડ્રેસની જરૂર છે તેથી તે કિસ્સામાં તે આ રેડી સિગ્નલને ઉચ્ચ કહી દેશે કે મેમરી હજી તૈયાર નથી તેથી ડેટા હજી ઉપલબ્ધ નથી તે રીતે આ રેડી આ સમય અને નિયંત્રણ મોડ્યુલમાં ઇનપુટ તરીકે આવે છે પછી આપણી પાસે આગામી ઇનપુટ લાઇન છે જે હોલ્ડ લાઇન છે તેથી હોલ્ડ લાઇન એ ખાસ પ્રકારના ઓપરેશનના સંદર્ભમાં મહત્વપૂર્ણ હશે જે ડાયરેક્ટ મેમરી એક્સેસ અથવા DMA તરીકે ઓળખાય છે તેથી DMA માં શું થાય છે કે એક જ બસ સાથે બહુવિધ પ્રોસેસર્સ જોડાયેલા હોઈ શકે છે અને તેઓ એક જ મેમરી સાથે વાત કરી રહ્યા હોય છે તેથી જ્યારે તે કિસ્સો હોય ત્યારે બહુવિધ પ્રોસેસર્સ એક જ બસના માસ્ટર હોય છે તેથી ત્યાં એ વિવાદ હશે કે કયું પ્રોસેસર બસને આગળ અથવા તેથી વધુ ઍક્સેસ કરશે તો નીતિ એ છે કે જ્યારે પણ પ્રોસેસર બસનો ઉપયોગ કરવા માંગે ત્યારે તે હોલ્ડ સિગ્નલ મોકલશે તેથી અન્ય પ્રોસેસર બસને છોડશે અને તે હોલ્ડ સ્વીકૃતિ મોકલશે કે હું બસનો ઉપયોગ કરી રહ્યો નથી તેથી તમે હવે તેનો ઉપયોગ કરી શકો છો તેથી આ પકડી રાખો અને સ્વીકારો તેથી આ 2 પિન તે હેતુ માટે વપરાય છે આપણે DMA ડેટા ટ્રાન્સફર પ્રકારની કામગીરીમાં તેની વધુ વિગતવાર ચર્ચા કરીશું રીસેટ ઈન એ મૂળભૂત રીતે રીસેટ પિન છે જો રીસેટ પિન દબાવવામાં આવે તો આ રીસેટ ઈન લાઇન સક્રિય થશે અને તે રીસેટ આઉટ જનરેટ કરશે પછી તે હોલ્ડ જનરેટ કરશે હોલ્ડ આઉટ જનરેટ કરશે પછી આ સ્ટેટસ લાઇન છે તેથી S0 S1 તમને જણાવશે કે તે અત્યારે કયું ઑપરેશન કરી રહ્યું છે અને IOM IO ઑપરેશન અથવા મેમરી ઑપરેશન જણાવશે તેથી આનો ઉપયોગ મલ્ટિપ્લેક્સ એડ્રેસ ડેટા બસમાંથી સરનામું અને ડેટા બસ મૂલ્યોને મલ્ટીપ્લેક્સ કરવા માટે કરવામાં આવશે તેથી તે સિવાય આપણને આ સામાન્ય હેતુવાળા રજિસ્ટર મળ્યા છે જેમ કે B રજિસ્ટર C રજિસ્ટર DE H અને L તે બધા 8 bits રજિસ્ટર છે જો કે કેટલીક સૂચનાઓમાં તમે તેનો ઉપયોગ 16 bits રજીસ્ટર જોડી તરીકે પણ કરી શકો છો તે કિસ્સામાં મને રજિસ્ટર જોડી B મળી છે જેમાં રજિસ્ટર B અને Cનો સમાવેશ થાય છે અને તે કુલ 16 bits બનાવે છે આપણને રજિસ્ટર જોડી D મળી છે એક જોડી તરીકે DE અને એક જોડી તરીકે H L બનાવે છે આમ આ બધા પૃથક રીતે 8 bits રજિસ્ટર છે પરંતુ જ્યારે તમે તેમાંથી 2 એકસાથે લઈ રહ્યા હોવ ત્યારે 16 bits રજિસ્ટર બને છે સ્ટેક પોઈન્ટર એ સ્પેશિયલ પર્પઝ special purpose ખાસ હેતુ રજીસ્ટર છે જે 16 bits રજીસ્ટર છે ત્યારબાદ પ્રોગ્રામ કાઉન્ટર છે તેથી પ્રોગ્રામ કાઉન્ટર જણાવશે કે આગળનું સૂચના સરનામું શું છે જ્યારે આપણે આ પ્રોસેસરને રીસેટ ઈન લાઈન હાઈ મૂકીને રીસેટ કરીએ છીએ ત્યારે આ પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુ 0 પર રીસેટ થાય છે પરિણામે પ્રોસેસર ઈન્સ્ટ્રક્શન ફેચ સાઈકલ માં જાય છે આ 0 વેલ્યુ આ એડ્રેસ બફર દ્વારા એડ્રેસ બસમાં મૂકવામાં આવશે પછી પ્રોસેસર હવે મેમરી લોકેશન 0 થી એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તેથી જો તમારી સિસ્ટમ ઇનિશિયલાઇઝેશન રૂટિન એડ્રેસ 0 થી શરૂ થાય તો પછી સિસ્ટમ પ્રારંભ થશે તો તે રીતે આ ખાસ વસ્તુ હોય છે તેથી જ્યારે આ રીસેટ ઇન પિન સક્રિય થાય છે ત્યારે આ પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુ 0 બની જાય છે કહીએ તો ત્યાં એક ઇન્ક્રીમેન્ટર ડીક્રીમેન્ટર એડ્રેસ લેચ હોય છે આ મૂળભૂત રીતે એડ્રેસના ભાગને વધારવા અથવા ઘટાડવા માટે હોય છે અને કેટલીક વધારાની સર્કિટરીની જરૂર પડશે અને કેટલાક લેચની જરૂર પડશે આપણી પાસે સીરીયલ IO નિયંત્રણ છે જે SID અને SOD રેખાઓને નિયંત્રિત કરશે ઇન્ટરપ્ટ કંટ્રોલર વિક્ષેપ ને નિયંત્રિત કરે છે તેથી જો તમે પ્રોસેસરને બહારથી કહેવા માંગતા હોવ કે કંઈક ખાસ બન્યું છે અને તેનું ધ્યાન રાખવું પડશે ઉદાહરણ તરીકે જો આ 8885 માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ પ્લાન્ટના સંચાલનને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે તો જો આગ લાગે તો કેટલાક સ્મોક ડિટેક્ટર પ્રોસેસરને વિક્ષેપ મોકલી શકે છે કે કેટલીક અસામાન્ય પરિસ્થિતિ મળી આવી છે અને આ વિક્ષેપ પ્રોસેસર પર આવે છે જ્યારે આપણે પછીથી જોઈશું કે પ્રોસેસર જે કંઈ પણ કરી રહ્યું હતું તે સમય માટે સ્થગિત થઈ જશે અને તે અસાધારણ પરિસ્થિતિની સેવા કરવા માટે અનુરૂપ વિક્ષેપ સર્વિસ રૂટિન નો અમલ કરશે તેથી આ 8085 ના ઇન્ટરનલ છે તેથી આ આવું છે આ ઇન્ટેલ દ્વારા બહાર પાડવામાં આવેલ દસ્તાવેજ છે અને સિસ્ટમના વપરાશકર્તા તરીકે આપણે જાણીએ છીએ કે આ ખાસ રજીસ્ટર છે આ તે રજીસ્ટર છે જે ત્યાં છે તેથી કયું રજિસ્ટર સુલભ છે જેમાં સૂચનાઓ અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય વગેરે જે આ ચર્ચાના બાકીના ભાગમાં દસ્તાવેજીકૃત કરવામાં આવશે તેથી જો આપણે સારાંશ આપીએ તો તેમાં માઇક્રોપ્રોસેસરમાં કંટ્રોલ યુનિટ ALU રજિસ્ટર ઇન્ટરપ્ટ્સ અને આંતરિક ડેટાબેઝ નો સમાવેશ થાય છે તેથી તેમાંથી આ કંટ્રોલ યુનિટ માઇક્રોપ્રોસેસરની કુલ કામગીરીને નિયંત્રિત કરશે ALU ડેટા પ્રોસેસિંગ કાર્ય કરશે તેથી જે પણ અંકગણિત તર્ક ક્રિયાઓ જરૂરી છે તે ALU રજિસ્ટર દ્વારા કરવામાં આવશે તેઓ CPU ને આંતરિક સ્ટોરેજ પ્રદાન કરશે અને તેથી વાસ્તવમાં આ ખૂબ જ રસપ્રદ છે કારણ કે જો તમે કોઈ ચોક્કસ ડેટાને એક્સેસ કરવા માંગતા હોવ અથવા જો તમે કોઈ ઑપરેશન ખૂબ જ ઝડપથી કરવા માંગતા હોવ તો જો ઑપરેન્ડ્સ મેમરીમાં હોય તો ઑપરેશન કરતી વખતે મારે ઓપરેશન કરવા માટે મેમરીમાંથી ઑપરેન્ડ્સ ALU માં લાવવા જોઈએ પરંતુ જો તેઓ CPU રજિસ્ટરમાં હોય તો તે ચિપમાં આંતરિક છે તેથી કોઈ બાહ્ય ઍક્સેસ જરૂરી નથી પરિણામે ઑપરેશન ખૂબ ઝડપી હશે તેથી જો તમે ખરેખર ઝડપી અમલ માટે જોઈ રહ્યા હોવ તો તમારે આ સૂચનાઓના ઓપરેન્ડ્સને રેઝિસ્ટરમાં મૂકવું જોઈએ અલબત્ત તે શક્ય ન હોઈ શકે કારણ કે રજિસ્ટર મર્યાદિત સંખ્યામાં છે તેથી આપણી પાસે ફક્ત B C D E અને H L છે તેથી CPU ની અંદર ફક્ત આ 6 રજિસ્ટર ઉપલબ્ધ છે તેથી પ્રોગ્રામના સૌથી મહત્વપૂર્ણ ચલો જ તે રજીસ્ટરમાં મૂકી શકાય છે અને બાકીના ચલ મેમરીમાં હશે અને તેમની કામગીરી ધીમી હશે પરંતુ આ મહત્વપૂર્ણ છે તેથી તેઓ ઝડપી બનાવી શકાય છે તેથી આ રજિસ્ટર તેઓ CPU ને આંતરિક સ્ટોરેજ પ્રદાન કરે છે પછી વિક્ષેપો છે અને સિસ્ટમમાં વિક્ષેપ પાડવા અને તે પરિસ્થિતિને સંભાળવા માટે કંઈક વિશેષ ઉમેર્યું છે તે કહેવા માટે આંતરિક ડેટા બસ છે તેથી તે પ્રોસેસર સાથે આંતરિક મોડ્યુલોને જોડશે ALU માં અંકગણિત અને લોજિક સર્કિટ હોય છે ALU એ સંચયકનો સમાવેશ કરે છે જે દરેક અંકગણિત અને લોજિક ઓપરેશન નો ભાગ છે હું આ મુદ્દાને હાઇલાઇટ કરવા માંગુ છું કે તે અંકગણિત અને તર્કની કામગીરીના દરેક તર્કનો એક ભાગ છે તેથી કોઈપણ ઓપરેશન માટે આ ALU ઓપરેન્ડમાંથી એક અથવા પ્રથમ ઓપરેન્ડ અને પરિણામ પણ સંચયકમાં સંગ્રહિત થાય છે તેથી તે સ્ત્રોત ઓપરેન્ડ છે પ્રથમ ઓપરેન્ડ છે અને સાથે સાથે આ ઓપરેશન્સને બદલે તેનું ડેસ્ટિનેશન છે તેથી આ સિવાય તે એક સંચયક પણ છે તેથી ત્યાં એક અસ્થાયી રજિસ્ટર છે જે સૂચનાના અમલ દરમિયાન અસ્થાયી રૂપે ડેટા ધરાવે છે અને અસ્થાયી રજીસ્ટર પ્રોગ્રામર દ્વારા સુલભ નથી હોતું તેથી પ્રોગ્રામરને આ અસ્થાયી રજિસ્ટરની કોઈ ઍક્સેસ નથી તેથી જો આપણે આ ALU જેવા આ ડાયાગ્રામને જોવા માટે ત્યારે પાછા જઈએ કે જ્યારે તે ઓપરેશન કરી રહ્યું હોય તો તેથી તેને ઇનપુટ પર ઉપલબ્ધ મૂલ્યની જરૂર હોય છે તેઓ સ્થિર મૂલ્યો હોવા જોઈએ અને તેઓ આની આસપાસ તરતા ન હોવા જોઈએ બસ જેમ કે જો હું B રજિસ્ટર સાથે A રજિસ્ટરની સામગ્રી ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યો હોવ તો B રજિસ્ટર મૂલ્ય અહીં સ્થિર રીતે ઉપલબ્ધ હોવું જોઈએ તેથી સિસ્ટમ શું કરશે કે તે આ B રજિસ્ટર મૂલ્યને આ અસ્થાયી રજિસ્ટરમાં સ્થાનાંતરિત કરશે અને પછી તે ALU ને તે સંકેત આપશે પરિણામે મૂલ્યો ઉમેરવામાં આવશે અને પરિણામ બસમાં ઉપલબ્ધ થશે જે સંચયકમાં સંગ્રહિત થશે જો તે અમુક મેમરી લોકેશન કન્ટેન્ટ સાથે ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યું હોય તો મેમરી લોકેશન કન્ટેન્ટ આ બસ દ્વારા ત્યાંથી આ ડેટા બફર માં આવશે તેથી તે કામચલાઉ રજીસ્ટર અને આ સમય અને નિયંત્રણ મોડ્યુલમાં આવશે તેથી તે કરવા માટે યોગ્ય નિયંત્રણ સંકેતો જનરેટ કરશે પછી મૂલ્ય આ અસ્થાયી રજિસ્ટરમાં લોડ કરવામાં આવશે અને પછી આ ALU નો ઉપયોગ કરીને મૂલ્ય ઉમેરવામાં આવશે અને સંચયકમાં પાછા સંગ્રહિત થશે તેથી આ કામચલાઉ રજિસ્ટર પ્રોગ્રામર દ્વારા ઍક્સેસિબલ નથી કારણ કે પ્રોગ્રામરને હકીકતમાં જાણવું ન જોઈએ કે આ કામચલાઉ રજીસ્ટરનું માળખું શું છે તે ઇન્ટેલ લોકો દ્વારા જાહેર કરવામાં આવતું નથી તેથી ત્યાં માત્ર એવું કહેવામાં આવે છે કે અંદર કંઈક છે તેથી શું તે 8 bits રજીસ્ટર છે અથવા શું તેનાથી વધુ કંઈક છે તેથી તે પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવતું નથી તેથી જ્યાં સુધી વપરાશકર્તાઓનો સંબંધ છે ત્યાં સુધી વપરાશકર્તાઓ રજિસ્ટર એક્યુમ્યુલેટર ફ્લેગ્સ B C D E H L જોશે તેથી તેને સામાન્ય હેતુ રજિસ્ટર કહેવામાં આવે છે સામાન્ય હેતુના રજીસ્ટરનો અર્થ એ છે કે તેઓ સામાન્ય રીતે આ ALU કામગીરી માટે ઉપયોગમાં લેવાય છે તેથી તે બધા 8 bits રજિસ્ટર છે અને તેનો વ્યક્તિગત રીતે ઉપયોગ કરી શકાય છે તેથી તમે આ રજિસ્ટરનો ઉપયોગ 8 bits રજિસ્ટર તરીકે કરી શકો છો અથવા તમે તેનો ઉપયોગ 16 bits જોડી તરીકે કરી શકો છો જેમ કે B C D H L 16 bits જોડી પણ તમે ઉપયોગ કરી શકો છો અને H અને L તેઓ ડેટા પોઇન્ટર તરીકે વાપરી શકાય છે તેથી આ બીજી ખૂબ જ રસપ્રદ બાબત છે જેમ કે ઘણી વખત કહો કે શું થાય છે કે આપણે આપણા પ્રોગ્રામમાં એક પોઇન્ટર અમલમાં મૂકવાની જરૂર છે તેથી નિર્દેશક માટે જે જરૂરી છે તે ઓપરેન્ડ જે આપણી પાસે સૂચનામાં છે તે વાસ્તવિક ઓપરેન્ડ નથી પરંતુ તે ઓપરેન્ડનું સરનામું છે તેથી વાસ્તવિક મૂલ્ય મેળવવા માટે આપણે તે ચોક્કસ ઓપરેન્ડ દ્વારા મેમરી સ્થાન બિંદુને ઍક્સેસ કરવું પડશે તેથી આ H L જોડી જ્યારે તેનો ઉપયોગ આ એક નિર્દેશક તરીકે થાય છે તો આનો ઉપયોગ અમુક મેમરી એડ્રેસ રાખવા માટે થઈ શકે છે અને પ્રોસેસર શું કરશે તે ઓપરેન્ડ તરીકે H L રજિસ્ટર જોડી મૂલ્યનો ઉપયોગ કરશે નહીં પરંતુ તે ઓપરેન્ડ તરીકે અનુરૂપ મેમરી સ્થાનનો ઉપયોગ કરશે તેથી આ ઉચ્ચ સ્તરીય ભાષાઓમાં નિર્દેશકોને અમલમાં મૂકવામાં મદદ કરે છે તે સિવાય વિશેષ હેતુ રજીસ્ટર પણ છે તેથી આવા એક વિશેષ હેતુ રજીસ્ટર એ એક્યુમ્યુલેટર છે તેથી એક્યુમ્યુલેટર એ 8 bits રજીસ્ટર છે અને તે સામાન્ય રીતે તેમના પ્રથમ ઓપરેન્ડ તેમજ કોઈપણ ઓપરેશનના પરિણામના પરિણામને સંગ્રહિત કરે છે અન્ય વિશેષ રજીસ્ટર ફ્લેગ રજીસ્ટર છે હવે આ અંકગણિત તર્ક ક્રિયા કરતી વખતે વિવિધ અપવાદરૂપ પરિસ્થિતિઓ આવી શકે છે ઉદાહરણ તરીકે જ્યારે હું નંબર સ્ટોર કરું છું કે જેથી સંખ્યા ધનાત્મક અથવા ઋણાત્મક હોઈ શકે તેથી જ્યારે સંચયકમાં સંખ્યા સંગ્રહિત કરતી વખતે જો સંચયક સામગ્રી ઋણાત્મક હોય તો મારે તે પરિસ્થિતિના આધારે થોડો નિર્ણય લેવાની જરૂર પડી શકે છે તેથી આપણે જાણવાની જરૂર છે કે આ કામગીરીનું મૂલ્ય શું છે જે કરવામાં આવ્યું છે છેલ્લી કામગીરીમાં જે પણ ઓપરેશન કરવામાં આવ્યું છે તેનું પરિણામ શું છે પરિણામનો પ્રકાર તેથી જો કામગીરી કર્યા પછી પરિણામ ઋણાત્મક હોય તો સ્પેશિયલ રજિસ્ટર ફ્લેગનો આ ચોક્કસ bits D7 પરિણામ ઋણાત્મક હોવાનું કહેતા એક પર સેટ કરવામાં આવશે અને પરિણામ જો ધનાત્મક હોય તો આ D7 0 હશે છેલ્લી ક્રિયા કદાચ કુલ મૂલ્ય 0 માં પરિણામે છે કદાચ આપણે સમાન મૂલ્યોમાં બાદબાકી કરી છે અને પરિણામે પરિણામ 0 થઈ ગયું છે તેથી તે કિસ્સામાં આ D6 bits 1 પર સેટ થશે પરિણામ 0 આવ્યું છે એ કહેવા પર સેટ થશે તેથી આ ચોક્કસ bits 1 બની જશે જે કહેશે કે પરિણામ 0 છે અન્યથા z bits 0 ની બરાબર હશે પછી આ D 5 એ જ રીતે આ D3 D5 D3 અને D1 નો ઉપયોગ થતો નથી આ 3 bits પ્રોસેસર ડિઝાઇનરો દ્વારા ઉપયોગમાં લેવાતા નથી તેથી આપણી પાસે કેરી bits છે જે CY ધ કેરી bits છે તેથી જ્યારે આપણે ALU દ્વારા કેટલાક સરવાળા અથવા બાદબાકીની કામગીરી કરી રહ્યા છીએ ત્યારે તે કેરી જનરેટ કરી શકે છે અને જો કેરી જનરેટ થાય તો આ D0 bits 1 ની બરાબર હશે જે એવું જણાવે છે કે કેરી જનરેટ કરવામાં આવી છે નહિંતર આ bits 0 હશે પછી આ bits D2 એ પેરીટી bits છે તો કહીએ છીએ કે આપણી પાસે જે પરિણામ છે તેમાં સમ સંખ્યા છે કે નહીં જો તે ન હોય તો આ પી bits 1 હશે જો તે હા છે તો આ પી bits 0 હશે પછી આપણને બીજો bits D4 મળ્યો જે સહાયક વહન છે જે જણાવે છે કે ઉમેરણ કર્યા પછી તે ત્યાં છે તેથી 4 bits પછી કેરી જનરેટ થઈ કે નહીં તો આગળની કેટલીક સ્લાઈડ્સ માં આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે તેથી પ્રથમ એક સાઇન ફ્લેગ છે કારણ કે હું કહી રહ્યો હતો કે તેનો ઉપયોગ એક્યુમ્યુલેટરમાં ડેટાની નિશાની દર્શાવવા માટે થાય છે તે ઋણાત્મક હોઈ શકે છે તે ધનાત્મક હોઈ શકે છે તેથી જો તે ઋણ હોય તો તે 0 હોય છે તે 1 હોય છે અને જો તે ધનાત્મક હોય તો bits 0 હોય છે આપણને 0 ફ્લેગ મળ્યો છે અને જો ઑપરેશન પછી મેળવેલ પરિણામ 0 હોય તો 0 ફ્લેગ સેટ કરવામાં આવશે અને તે રજિસ્ટરના ઇન્ક્રીમેન્ટ ડિક્રિમેન્ટ ઑપરેશન ને અનુસરીને સેટ કરવામાં આવશે તેથી જો તે થોડું હોય તો રજિસ્ટર ઑપરેશન કરવામાં આવે છે ઇન્ક્રીમેન્ટ રજિસ્ટર ડિક્રમેન્ટ રજિસ્ટર અથવા અમુક સરવાળો અને બાદબાકી A 0 ફ્લેગ સેટ કરી શકાય છે તેથી કેરી ફ્લેગ સેટ કરવામાં આવશે અને જો ત્યાં અંકગણિત કામગીરીમાંથી વહન અથવા ઉધાર હશે તો બાદબાકી માટે તે ઉમેરા માટે ઉધાર છે તે વહન છે તેથી જો કંઈક કેરી અથવા બોરો bits જનરેટ થાય તો આ કેરી ફ્લેગ સેટ કરવામાં આવશે પછી સહાયક કેરી છે તેથી સહાયક કેરી સેટ કરવામાં આવે છે અને જો કેરી હોય તો bits 3 થી ત્યાં વહન છે તેથી bits 3 થી જો તે બધા પરિણામ 8 bits પરિણામ હોય તો bits નંબર 3 થી bits નંબર 4 જો ત્યાં કેરી જનરેટ કરવામાં આવી હોય તો આ સહાયક કેરી સેટ કરવામાં આવશે તેથી આ જરૂરી છે ખાસ કરીને જ્યારે આપણે કેટલાક દ્વિસંગી કોડેડ દશાંશ ફોર્મેટ સાથે ઓપરેશન કરી રહ્યા છીએ તો આ સહાયક કેરી bits જરૂરી છે તેથી તે હેતુ અને આ સમાનતા ફ્લેગ માટે રાખવામાં આવે છે તેથી જો સમાનતા સમ હોય તો તે સેટ કરવામાં આવે છે અને જો સમાનતા વિષમ હોય તો તે સાફ થાય છે તેથી સમાનતાનો અર્થ એ છે કે જો સંચયકમાં તેમાંની સંખ્યા 1 હોય તો તે પછી તે 1 પર સેટ થાય છે અને જો તે એકી હોય તો તે 0 પર સેટ થાય છે હવે આ સામાન્ય હેતુઓ સિવાય રજિસ્ટર્સ જેમ કે આપણને એક્યુમ્યુલેટર અને ફ્લેગ જેવા વિશેષ રજિસ્ટર મળ્યા છે આપણી પાસે જે બીજું રજીસ્ટર છે તે પ્રોગ્રામ કાઉન્ટર છે તેથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ રજિસ્ટર છે કારણ કે આનો ઉપયોગ સૂચનાના અમલીકરણના ક્રમને નિયંત્રિત કરવા માટે થાય છે જેમ કે પ્રોસેસર દ્વારા આગળ કઈ સૂચનાનો અમલ કરવામાં આવશે તે ફક્ત આ રજિસ્ટરની સામગ્રી દ્વારા નક્કી કરવામાં આવે છે તેથી તે ધરાવે છે કારણ કે તે આગામી સૂચનાનું સરનામું ધરાવે છે તેથી તે સરનામું ધરાવે છે અને સરનામું 64 કિલોબાઈટ સુધીનું હોઈ શકે છે તેથી તે 16 bits પહોળું હોવું જોઈએ તેથી તે રીતે મારી પાસે આ પ્રોગ્રામ કાઉન્ટર રજીસ્ટર છે તેથી દરેક તે ક્રમબદ્ધ કામગીરી કરશે તેથી હું આશા રાખું છું કે તમે સમજો છો કે જો તમે એક સ્થાનથી બીજા સ્થાને જવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો ધારો કે હું હાલમાં મેમરી લોકેશન હજાર પર સૂચનાનો અમલ કરી રહ્યો છું અને આગળની સૂચના જે હું એક્ઝીક્યુટ કરવા માંગુ છું તે લોકેશન 3000 થી હોવી જોઈએ તો પછી મારે અનિવાર્યપણે શું કરવાની જરૂર હોય છે કે આ પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુ કોઈક રીતે તે 3000 વેલ્યુ સાથે લોડ થયેલ હોવી જોઈએ તેથી આ થઈ ગયું આ પ્રોગ્રામ કાઉન્ટરની જવાબદારી છે બીજું ખૂબ જ રસપ્રદ રજિસ્ટર જે ત્યાં છે સ્ટેક પોઇન્ટર હોય છે તેથી આ એક 16 bits રજિસ્ટર પણ છે અને તે મેમરીમાં ચોક્કસ સ્થાન તરફ નિર્દેશ કરે છે આ રજીસ્ટર જે ખાસ વિસ્તાર તરફ નિર્દેશ કરે છે તેને સ્ટેક કહેવાય છે તેથી આ ડેટાને રાખવા માટે મેમરીનો વિસ્તાર છે જે ટૂંક સમયમાં પુનઃપ્રાપ્ત કરવામાં આવશે અને આ ફર્સ્ટ આઉટ ફેશન માં છેલ્લામાં જાય છે તેથી આપણે થોડા સમય માટે આ સ્ટેક પર પાછા આવીશું કારણ કે આપણે ફક્ત સમજીએ છીએ કે આ સ્ટેક પોઇન્ટર બીજું 16 bits રજિસ્ટર છે જે સ્ટેક તરીકે ઓળખાતા મેમરીના વિશિષ્ટ ભાગ તરફ નિર્દેશ કરે છે કેટલાક અન્ય બિન પ્રોગ્રામેબલ રજિસ્ટર છે એક સૂચના રજીસ્ટર અને ડીકોડર છે તેથી બહારની દુનિયામાંથી જે સૂચના આવે છે તે પ્રોસેસર એડ્રેસ બસ પર આગળની સૂચનાનું સરનામું મૂકે છે અને મેમરી આગળની સૂચના સાથે પ્રતિક્રિયા આપે છે તેથી જ્યારે ડેટા બસ બફરની વાત આવે ત્યારે આગળની સૂચના હોય છે તેથી તે સૂચના રજીસ્ટર તરફ નિર્દેશિત છે તેથી પ્રોસેસર દ્વારા સામનો કર્યા પછી સૂચના સૂચના રજિસ્ટરમાં સંગ્રહિત થાય છે અને ડીકોડર સૂચના રજિસ્ટરમાં સૂચનાને ડીકોડ કરશે તેથી સૂચના રજીસ્ટરનું આઉટપુટ ડીકોડર પર જશે અને ડીકોડર તે સૂચનાને ડીકોડ કરશે અને આંતરિક કલોક જનરેટર છે તેથી આંતરિક રીતે તે 3 125 મેગાહર્ટ્ઝ છે અને બાહ્ય રીતે તે 6 25 મેગાહર્ટ્ઝ છે તેથી જે ક્રિસ્ટલ જોડાયેલ છે તે 6 25 મેગાહર્ટ્ઝ નું છે અને આંતરિક ઘડિયાળ જે જનરેટ થાય છે તે 3 125 મેગાહર્ટ્ઝ છે સરનામું અને ડેટા બસોને જોતાં સરનામાં બસમાં 8 સિગ્નલ લાઈનો A8 થી A15 છે જે દિશાવિહીન છે અને અન્ય 8 bits છે તેથી તે મલ્ટિપ્લેક્સ્ડ બેક છે તે આઠ bits ડેટા બસ સાથે વહેંચાયેલો સમય છે તેથી આ લાઈનો A0 થી A7 છે તેથી તે વાસ્તવમાં લોઅર ઓર્ડર એડ્રેસ બસ છે તેથી તેઓ એક્ટ છે તેઓ ડેટા બસ સાથે મલ્ટિપ્લેક્સ્ડ છે તેથી ડેટા બસ માત્ર 8 bits છે D0 થી D7 તેથી તે તેની સાથે મલ્ટિપ્લેક્સ્ડ છે તેથી વિચાર એ છે કે જ્યારે આ સરનામું બસ મૂલ્ય જરૂરી હોય તો ડેટા બસ મૂલ્ય તે સમયે જરૂરી નથી અને જો તે જરૂરી હોય તો આપણે તેની કાળજી લેવી પડશે પરંતુ ધારીએ છીએ કે તેનો એક સાથે ઉપયોગ થતો નથી તેથી આપણે તેનો ઉપયોગ મલ્ટિપ્લેક્સ તરીકે કરી શકીએ છીએ તેથી તે રીતે મલ્ટિપ્લેક્સિંગ નો મૂળ વિચાર છે અને જ્યારે મને એક લાઇન પર 2 વસ્તુઓ મલ્ટિપ્લેક્સ કરવામાં આવી હોય તો પછી 2 વસ્તુઓ એકસાથે ઉપયોગમાં લેવાતી નથી તેથી હું એક સમયે એક માટે તેનો ઉપયોગ કરી શકું છું તેથી મલ્ટિપ્લેક્સ્ડ ફેશનમાં પરંતુ આપણે જોશું કે તે હંમેશા ખાસ કરીને 8085 માટે સાચું નથી એવું નથી કે આ એડ્રેસ અને ડેટા બસની જરૂર નથી સાથે સાથે કારણ કે જ્યારે તમે મેમરીમાંથી વાંચવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો આ તમારી પાસે મેમરીની જરૂરિયાત હોય છે કે સરનામું સ્થિર હોવું જોઈએ જ્યારે તે ડેટા પર ડેટા મૂકે છે ત્યાં એડ્રેસ બસ મૂલ્ય પણ સ્થિર હોવું જોઈએ તેથી તે અર્થમાં તે સાચું મલ્ટિપ્લેક્સિંગ નથી પરંતુ જ્યાં સુધી પ્રોસેસરની વાત છે ત્યારે તે એ અર્થમાં મલ્ટિપ્લેક્સીંગ છે અને એડ્રેસ બસ અને ડેટા બસ માટે સમાન લાઈનોનો ઉપયોગ થઈ રહ્યો છે તેથી સૂચનાઓના અમલ દરમિયાન આ રેખાઓ પ્રારંભિક ભાગ દરમિયાન સરનામાં માં bits વહન કરે છે અને પછી અમલીકરણના અંતમાં ડેટા બસ ડેટા bits વહન કરે છે તેથી શરૂઆતમાં તેઓ એડ્રેસ bitsને અંત તરફ લઈ જશે અને તે ડેટા bitsને વહન કરશે ડેટામાંથી સરનામું અલગ કરવા માટે આપણે લૅચનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે તે જોઈશું જેના વિશે હું વાત કરી રહ્યો હતો કે આ પ્રારંભિક ભાગ અને પછીના ભાગની વ્યાખ્યા છે તેથી તે થોડી અસ્પષ્ટ છે તેથી સીમા ક્યાં છે તે બહુ સ્પષ્ટ નથી તેથી ડિઝાઇનર તરીકે સલામત બાજુ પર રહેવા માટે પરિણામે ત્યાં શું કરવું જરૂરી છે કે ત્યાં બાહ્ય રીતે આપણે આ એડ્રેસ બસ અને ડેટા બસને અલગ પાડીએ છીએ આ આપણે આ એડ્રેસ બસ અને ડેટા બસનું ડિમલ્ટિપ્લેક્સીંગ કરીએ છીએ જેથી કામગીરી યોગ્ય રીતે થાય તેથી આ આપણને સરનામું અને ડેટા બસને ડિમલ્ટિપ્લેક્સ કરવાના ખ્યાલ પર લાવે છે તેથી આ ઉચ્ચ ઓર્ડર એડ્રેસ bits તેઓ બસ પર રહેશે તેથી આપણને A8 થી A15 રેખાઓ સાથે કોઈ સમસ્યા નથી કારણ કે તે 3 કલોકના સમયગાળા માટે બસમાં રહે છે તેથી આપણે પછી જોઈશું કે જ્યારે 8085 મેમરીને એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યું હોય તો જ્યાં સુધી એડ્રેસ બસ પર એડ્રેસ મુકવામાં આવે છે ત્યાં સુધી મેમરી ડેટાને ડેટા બસમાં મૂકે છે અને પ્રોસેસર પર મૂલ્ય આવે છે તેને 3 ક્લોક સાયકલની જરૂર હોય છે તેથી તે 3 ઘડિયાળ ચક્ર લે છે તેથી તેમાં પ્રથમ ઘડિયાળ ચક્રમાં આ ઉચ્ચ ક્રમની એડ્રેસ બસમાં એડ્રેસ bits A0 થી મને માફ કરશો તે A8 થી A15 સુધીનો ઉચ્ચ ક્રમ હશે અને લોઅર ઓર્ડર એડ્રેસ બસ તેની કિંમત A0 થી A7 હશે અને આ A8 થી A15 છે તેથી તે તમામ 3 ઘડિયાળ ચક્ર માટે હોલ્ડિંગ હશે પરંતુ આ A0 થી A7 તે માત્ર એક માટે જ રાખવામાં આવે છે એક ઘડિયાળનો સમયગાળો અને સ્વાભાવિક રીતે તમારે તેમને બાહ્ય રીતે લૅચ કરવાની અથવા તેમને બાહ્ય રીતે સાચવવાની જરૂર હોય છે તેથી બાકીના 2 ચક્રમાં તેઓ ખોવાઈ ન જાય તેની ખાતરી કરવા માટે આપણને સંપૂર્ણ 3 ઘડિયાળ ચક્ર માટે સંપૂર્ણ સરનામું મળી ગયું છે તેથી એડ્રેસ bits ને વહન કરવા માટે આ AD 0 થી 7 ની કિંમત બચાવવા માટે આપણે કેટલાક બાહ્ય લેચનો ઉપયોગ કરવાની જરૂર હોય છે તેથી આ ALE સિગ્નલ દ્વારા કરવામાં આવે છે તેથી એટલે કે ઘડિયાળના ચક્ર પર અને પ્રથમ ઘડિયાળના ચક્ર પર આ સરનામાં પર શું કરવામાં આવે છે કે આ AD 0 થી AD 7 લાઇન પર એડ્રેસ bits મૂકવામાં આવશે અને તે bits A0 થી A7 મૂકવામાં આવશે અને આ ALE સિગ્નલ પ્રોસેસર દ્વારા જનરેટ થાય છે તેથી બાહ્ય રીતે આપણે આ ALE સિગ્નલનો ઉપયોગ આ મૂલ્યો A 0 થી A 7 ને અમુક અસ્થાયી રજિસ્ટરમાં જોડવા માટે કરી શકીએ છીએ અને ત્યાંથી તે કામચલાઉ રજીસ્ટર કરી શકે છે અને જ્યારે ALE સિગ્નલ દૂર કરવામાં આવે ત્યારે પણ તેની કિંમત ત્યાં બંધ રહે છે અને આ કામચલાઉ રજીસ્ટર તે રજિસ્ટરમાં છેલ્લું રહે છે અને ત્યાંથી આપણે મેમરી માટે સરનામાં રેખાઓ ચલાવી શકીએ છીએ